ફંક્શનની ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત તો ફરીથી સુસ્વાગતમ અને આ ફંક્શન ની ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત પરનો લેક્ચર નંબર 41 છે તો આજે આપણે ચર્ચા કરીશુ કે ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત શું છે કે જે આપણી પાસે ફુરીયર શ્રેણી છે તેને તુલ્ય છે પણ હવે એ શ્રેણીના બદલે આપણી પાસે આપેલ ફંક્શન ની ઇન્ટિગ્રલ રજૂઆત અને પછી ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત ઉપર કેટલાક ગણેલા કૂટપ્રશ્ન દર્શાવવામાં આવશે તો ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત ઉપર આવતા આપણે એક ફંક્શન ƒ વિચારીએ કે જે અહીંયા વ્યાખ્યાયિત કર્યું છે આ ઇન્ટરવલ ll ઉપર અને તે ફુરીયર શ્રેણી દ્વારા દર્શાવી શકાય તો તે ભાગની આપણે પહેલા જ ચર્ચા કરેલી છે અને અનુરૂપ ફુરીયર શ્રેણી આ રીતે અપાશે a02∑ ancosnπxl bnsinnπxl n1 થી ∞ અને પછી આપણી પાસે આ ફુરીયર સહગુણક છે અને કોસ અને સાઇન પદો અને અહીંયા આ બરાબરી છે આપણે ફંક્શન નુ સાતત્ય અને જમણા અને ડાબા ડેરિવેટિવ ના અસ્તિત્વના કિસ્સામાં કન્વર્જન્સ ની પહેલા જ ચર્ચા કરેલી છે આપણી પાસે વાસ્તવમાં ƒ ની શ્રેણીની સમાનતા છે તો વધારે સામાન્ય કિસ્સામાં આપણે ઉપરના સમીકરણની ડાબા હાથ બાજુને સરેરાશ મૂલ્ય દ્વારા બદલી શકીએ કે જેની ચર્ચા પણ થઈ ગઈ છે તો જ્યારે કેટલાક બિંદુઓ ઉપર આપણી પાસે સાતત્ય ન હોય તેવા કિસ્સામાં ƒ ને આ સરેરાશ મૂલ્યથી બદલી નાખવામાં આવશે અને હવે પ્રશ્ન એ છે કે જો આપણે l ને ∞ તરફ જવા દઈએ તો શું થાય જો આપણે આ l ને વધારીએ તો આ રજૂઆત પર શું થશે કે જે ફંક્શન ની ફુરીયર શ્રેણી રજૂઆત છે અને તે આજના લેક્ચરનો મુદ્દો છે તો આનો ઉલ્લેખ થવો જોઈએ કે જેમ l ∞ ની નજીક આવશે ફંક્શન કે જે ƒ છે તે નોન પિરિયોડીક બને છે કારણકે ફંક્શન ƒ એ પિરિયોડીક ફંક્શન ન પણ હોય કે જેની આપણે ફુરીયર શ્રેણી માં ચર્ચા કરી હતી જોકે જ્યારે ફુરીયર શ્રેણી કન્વર્જ થાય તે પિરિયોડીક ફંક્શન પર કન્વર્જ થાય છે તો વિચાર એમ હતો કે ઉદાહરણ તરીકે આપણે એક ફંક્શન l થી l આ ઇન્ટરવલ મા વ્યાખ્યાયિત કરીએ દાખલા તરીકે આ ¿x∨¿ કે કોઈ બીજા ફંક્શન અને પછી આપણે આ ભાગ લઈએ કે જે l થી l માં આપેલ છે અને પછી તેની ફુરીયર શ્રેણી લખો પછી ફુરીયર શ્રેણી ફંક્શન પર કન્વર્જ થશે જેનો પિરિયડ આ 2l વડે ચોક્કસ વ્યાખ્યાયિત થશે અને તે આ ઇન્ટરવલ માં આ ફંક્શન ની રજૂઆત કરશે અને તેની પાસે સંપૂર્ણ વાસ્તવિક અક્ષમાં પિરિયોડીક વિસ્તરણ હશે પણ હવે પ્રશ્ન એ છે કે જો આપણે આ l ને ∞ તરફ જવા દઈએ તો આ ફંક્શન કુદરતી રીતે પિરિયોડીક ફંક્શન ન પણ હોય તે પિરિયોડીક હોય પણ શકે પણ પિરિયોડીક ફંક્શન ન પણ હોય અને હવે આપણે સમગ્ર વાસ્તવિક અક્ષની વાત કરીએ છીએ કારણકે જો l ∞ તરફ જાય તો આપણે આ ƒ ને ∞ થી ∞ સુધી આવરી લઈએ છીએ અને હવે પ્રશ્ન એ છે કે આપણી પાસે આ ફુરીયર શ્રેણી ના બદલે કઈ પ્રકારની રજૂઆત હશે કે જ્યારે l ખુબ ખુબ મોટો હોય કારણકે જો હવે પછી પિરિયોડીક ફંક્શન પર કન્વર્જન્સ હોવાનો પ્રશ્ન જ નથી કેમકે આ l સીમિત નથી તો જો l સીમિત છે અને આપણે ફંક્શન ની વાત કરી રહ્યા છીએ કે જે l થી l માં આપેલ છે તો ફુરીયર શ્રેણી પિરિયોડીક ફંક્શન પર કન્વર્જ થશે અને એક પિરિયડ માં ફંક્શન એ l થી l ની રેન્જ માં ચોક્કસતાથી આપેલ ફંક્શન વડે વ્યાખ્યાયિત થશે પણ જો આપણે l ને ∞ તરફ જવા દઈએ તો કુદરતી રીતે આ હવે પિરિયોડીક નહીં બને પેલી રજૂઆત પણ કશુંક પર કન્વર્જ નહીં થાય કે જે પિરિયોડીક છે કારણકે શરૂઆતમાં તે પોતે જ આપણે આ l ને −∞ થી ∞ લીધું હતું ફંક્શન ની રેન્જ તો હવે જો આપણે આ સહગુણકોને ફુરીયર શ્રેણી માં બદલીએ તે હવે આ સંક્રમણમાં ફુરીયર શ્રેણી થી કહેવાતુ ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત માં જવા માટેનું આપણું શરૂઆતનુ બિંદુ છે અને અંતમાં ફુરીયર ટ્રાન્સફોર્મ ની ઓળખ લઈશુ તો આ લેક્ચર હકીકતમાં સંક્રમણ છે જેમાં આપણી પાસે ફુરીયર શ્રેણી થી આ ફુરીયર ઇન્ટિગ્રલ નુ સંક્રમણ છે અને પછી ફુરીયર ઇન્ટિગ્રલ થી આપણે ફુરીયર ટ્રાન્સફોર્મ નુ પ્રતિનિધિત્વ કરીશું તો a0 ની કિંમત સ્થાનાંતરીત કરતા તો અહીંયા આ an છે અને પછી અહીંયા આપણી પાસે bn છે an અને આ અહીંયાં આ લાલ ભાગ a0 છે તો આપણે સ્થાનાંતરીત કર્યું આ કિંમતોને ફુરીયર શ્રેણી માં મૂકી અને હવે આપણે આગળ વધીએ તો આના બરાબર ƒ અને પછી આપણે આ અસમાનતા વાપરી શકીએ કે જે cosxcosysinxsinycos કારણકે અહીંયા આપણી પાસે ચોક્કસ આ cosx છે અને હવે અહીંયા આપણી પાસે કોસ કંઈક y છે અને પછી જો આપણે આ બંને ઇન્ટિગ્રલ ને ભેગા કરીએ પછી અહીં આપણી પાસે વત્તા ની સંજ્ઞા છે અને પછી ફરીથી સાઇન તો આપણી પાસે આ રચના છે અને પછી cos પદ મેળવવા માટે ભેગું કરી શકાય છે તો આપણી પાસે ƒ બરાબર 1 છે 2l પર પહેલું પદ જેમ છે તેમ અને બીજાને હવે આ ઇન્ટિગ્રલ માં ભેગું કરી નાખીએ l થી l આપણી પાસે ƒ અને cosnπu xl છે આ માથી આ બાદ તો આપણી પાસે nπl સામાન્ય નીકળે અને પછી અહીંયા થી u અને x ત્યાંથી તો આ બંનેને આપણે ભેગા કર્યા આ બંને ઇન્ટિગ્રલ ને જોડીને એક કર્યા અને પછી આ ત્રિકોણમિતિય ઓળખ વાપરીને આપણે આ લખ્યું ∞∫∞ ƒcosnπu xldu તો હવે આપણે ધારીએ કે આ ∞∫∞ ¿ƒ∨du તો મૂળભૂત રીતે આપણે આ પ્રથમ ઇન્ટિગ્રલ ની વાત કરીએ છીએ અને આપણે ધારીએ છીએ કે જો આ ઇન્ટિગ્રલ વાસ્તવમાં કોઈ પૂર્ણ કિંમત સાથે કન્વર્જ થાય તો શું થાય તો આ ધારણા સાથે કે આ ઇન્ટિગ્રલ કન્વર્જ થાય છે આપણે જમણા હાથ બાજુનુ પહેલું પદ જોઈશું તો અહીંયાંથી આ પદ 0 તરફ પહોંચશે જેમ l ∞ તરફ પહોંચે છે કારણકે 1l એ બહારની બાજુએ સ્થિત છે અને પછી આ ઇન્ટિગ્રલ સીમિત આંકડાથી બંધિત છે કારણકે આપણી પાસે કન્વર્જન્સ છે તે ઇન્ટિગ્રલ નુ એબ્સલયુટ કન્વર્જન્સ તો એ કિસ્સામાં આ 0 થઈ જશે કારણકે આપણી પાસે હવે આ સબંધ છે આ આનાથી પણ મોટું છે અને આ કન્વર્જન્સ તો આપણી પાસે કેટલીક કિંમતો ત્યાં છે અને પછી 1l સ્થિત છે જ્યારે l એ ∞ તરફ પહોંચે છે તો કંઈક સીમિત ભાગ્યા l l એ ∞ તરફ પહોંચે છે અને આ 0 તરફ જશે તો જ્યારે l એ ∞ તરફ પહોંચે છે અહીં આ પદ 0 તરફ જશે તો હદ બાંધ્યાની પરિસ્થિતિમાં હવે આ ƒ પાસે આ પદ નહીં હોય કારણકે આ લોપ પામશે નાશ પામશે તો હવે આપણી પાસે શું છે જ્યારે l એ ∞ તરફ પહોંચે છે આપણી પાસે મૂળભૂત રીતે ફક્ત તે ફુરીયર શ્રેણી નું બીજું પદ છે કે જે આપણે લખી શકીએ તો આપણે અહીંયા π વડે ગુણી શકીએ અને પછી ત્યાં π વડે ભાગી શકીએ તો આ યથાર્થ અભિવ્યક્તિ છે πl અને પછી આપણી પાસે 1π અને ∞ થી ∞ અને ઠીક તે જ પદ તો હવે સરળતા માટે કેટલાક સંકેત પ્રવર્તીત કરીને આ પદનુ સાદુરૂપ આપી શકીએ માટે જો આપણે Δα ને πl વડે દર્શાવીએ તો દ્રષ્ટાંત માટે આ πl અહીંયા સ્થિત છે અને આ πl પણ ત્યાં સ્થિત છે માટે આ πl ને એક નવા અંક Δα વડે પ્રસ્તુત કરી શકીએ અને Fα આપણે મોટો F પ્રસ્તુત કરી શકીએ કે જેથી આ ઇન્ટિગ્રેંડ નુ ત્યાં સાદુરૂપ આપી શકીએ તેથી આ ચોક્કસપણે 1π ✕ ∞∫∞ ƒcos αu xdu છે અને પછી આપણે અહીંયા nπl ની જગ્યાએ α પ્રસ્તુત કર્યો છે આ ત્યાં આપણો α બહાર છે તો α એ nπl છે અને પછી du તો આ સંકેતો સાથે હવે આ ઇન્ટિગ્રલ લખી શકીએ હકીકતે ફુરીયર શ્રેણી આ સ્વરૂપે અને પછી આપણે એ પણ ધ્યાન રાખીએ કે જ્યારે Δα 0 તરફ જાય એનો મતલબ એ કે આ l એ ∞ તરફ જાય છે તો જેમ l એ ∞ તરફ જાય તેમ આ સબંધ સાથે Δα 0 તરફ જશે જો આ ∞ તરફ જાય તો કુદરતી રીતે Δα 0 તરફ જશે માટે હવે આપણે આ ઇન્ટિગ્રલ ને ફરીથી લખી શકીએ તો આપણી પાસે ƒ છે અને આપણી પાસે લિમિટ છે તો આ l ∞ તરફ જશે એવું કહેવાને બદલે કારણકે હવે આપણે l ને આ પદમાં નહીં જોઈએ આ ફુરીયર શ્રેણી માં પણ આપણે આ l ને કંઈક Δα માં પરિવર્તિત કર્યું છે તો l ∞ તરફ જશે એમ કહેવાને બદલે આ Δα હવે 0 તરફ જશે અને પછી આપણી પાસે આ સરવાળો છે ∑∆αFn∆α n1 થી ∞ અહીંયા આ પદ આ ઇન્ટિગ્રલ સાથે 1π અને તેનાથી પર આપણી પાસે આ F છે વાસ્તવમાં FnΔα FnΔα તે સચોટપણે આ ઇન્ટિગ્રલ છે તો આ FnΔα છે અને પછી આપણી પાસે આ છે πlΔα અને પછી આ n 1 થી ∞ તરફ જાય છે તો આખરે આ ઇન્ટિગ્રલ અહીંયા કે જે યથાર્થ રીતે ફુરીયર શ્રેણી માંથી આવતું હતું તેને 1 થી ∞ તરફ જવા દઈએ આપણે તેને આ બે સંકેત પ્રસ્તુત કરીને Δα અને આ ફંક્શન Fα ને વ્યાખ્યાયિત કરીને વધારે સઘન સ્વરુપે લખ્યું છે તો હવે આપણે આ તરફ જઈશું તો આપણી પાસે શું છે આપણી પાસે વ્યાખ્યા પ્રમાણે આ Fα છે અને ƒ ને Δα ના પદ તરીકે લખી શકાશે અને આ ફંક્શન F કે જે આપણે હમણાં જ વ્યાખ્યાયિત કર્યો અને હવે જો આપણે આ પદ પર બારીકાઈથી નજર કરીએ આ ƒ ની જમણા હાથ બાજુ કે જ્યાં આપણી પાસે લિમિટ છે Δα 0 તરફ જાય છે અને ફરીથી Δα સ્થિત છે અને હવે આપણી પાસે F છે ફંક્શન F નું મૂલ્યાંકન કરવામાં આવ્યું અથવા FnΔα માટે આ પરિસ્થિતિમાં જોઈએ ધારો કે આ ફંક્શન Fα છે અને હવે અહીંયા શું થાય છે તો જો આપણે આ ક્ષેત્રને આ નાના વિભાગોમાં વિભાજિત કરીએ તો અહીં અહીંયા થી અહીંયા આપણી પાસે Δα છે અને પછી અહીંયા થી અહીંયા આપણી પાસે 2Δα છે પછી 3Δα પછી 4Δα અને તેથી પર અને પછી એ જુઓ કે આ યોગક્રિયા સરવાળા માં શું થાય છે તો આપણી પાસે દાખલા તરીકે પહેલું પદ Δα × FΔα છે પછી ફરીથી આપણી પાસે Δα × F2Δα અને તેથી પર અને આ જારી રહેશે તો આ Δα અને FΔα શું છે તો Δα એ અંતર છે અને FΔα એ અહીંયા ઊંચાઈ થશે માટે આ ઉપજ પહેલી ઉપજ એ બીજું કઈ જ નહી પણ આ લંબચોરસનું ક્ષેત્રફળ છે તો આપણી પાસે આ લંબચોરસ છે અને એ આ ઉપજથી વ્યાખ્યાયિત ક્ષેત્રફળ છે તેવી જ રીતે પછીનું પદ ફરીથી Δα છે પણ F નું મૂલ્યાંકન 2Δα એ કરવામાં આવે છે આનો અર્થ એમ થાય અને આની ઉપજ બીજા લંબચોરસનું ક્ષેત્રફળ આપશે અને તેથી પર ત્રીજું પદ એ ત્રીજા લંબચોરસ નું ક્ષેત્રફળ હશે વિગેરે તો લિમિટ આપ્યાની પરિસ્થિતિમાં જ્યારે આ Δα 0 તરફ જાય છે આ લંબચોરસના ક્ષેત્રફળ આ કર્વ ની નીચેના ક્ષેત્રફળને કન્વર્જ થશે અને તે આપણે ઇન્ટિગ્રલ ની વ્યાખ્યા પરથી જાણીએ છીએ કે આપણે તેને આ ફંક્શન Fα ના ઇન્ટિગ્રલ ના પદમાં લખી શકીએ તો ઇન્ટિગ્રલ ની વ્યાખ્યા પ્રમાણે આ લિમિટ જ્યારે અસ્તિત્વમાં હશે અલબત્ત તે આ ઇન્ટિગ્રલ હશે 0∫∞ ƒαdα તો ચોક્કસપણે આ એ બિંદુ છે જ્યાં આપણી પાસે આ ફુરીયર શ્રેણી છે પણ આ l ને ∞ તરફ જવા દેતા આપણી પાસે બીજી રજૂઆત છે જે ઇન્ટિગ્રલ ના પદમાં છે કે જે 0∫∞ ƒαdα છે તો હવે ફરીથી આપણે આ Fα ને આ ઇન્ટિગ્રલ માં બદલી શકીએ તો આપણી પાસે 1π છે 0 થી ∞ સુધી પહેલું ઇન્ટિગ્રલ અને પછી Fα માટે આપણી પાસે આ ઇન્ટિગ્રલ છે તો આ ƒ ની ઇન્ટિગ્રલ ના પદમાં રજૂઆત છે હવે વધારે ત્યાં કોઈ સરવાળા નથી કે આ સહગુણકના વિભિન્ન મૂલ્યો કે જેને a અને b વડે દર્શાવવામાં આવ્યા છે પણ આપણી પાસે હવે આ ઇન્ટિગ્રલ છે અને આને ƒ ની ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત કહેવામાં આવે છે જે હવે ફુરીયર શ્રેણી થી આ સતત સુયોજનમાં સંક્રમિત છે જ્યાં આપણી પાસે પેલા વિભિન્ન રજૂઆતના બદલે ઇન્ટિગ્રલ રજૂઆત છે જે શ્રેણીના પદમાં આપેલ છે માટે હવે આપણે આ ઇન્ટિગ્રલ રજૂઆત ને સહેજ વધારે સારા સ્વરૂપમાં પુનઃ લખી શકીએ તો આ હવે ઇન્ટિગ્રલ રજૂઆત છે અને ફરીથી આપણે આ પદ cos ને ફરીથી વિસ્તૃત સ્વરૂપે લેવા માટે વાપરી શકીએ તો આપણી પાસે બે પદ છે પછી બે ઇન્ટિગ્રલ તો કોસ અને કોસ અને પછી સાઇન અને સાઇન આ cos માટે તો હવે આના બદલે આપણી પાસે આ ઇન્ટિગ્રલ છે કે જેને આ cosα માટે આ વિસ્તૃત સ્વરૂપે લખવામાં આવ્યું છે અત્યારે આપણે તેને કોસ અને સાઇન ના પદમાં લખ્યું છે અને પછી આપણી પાસે આ u પરનો ઇન્ટિગ્રલ છે તો તમે જો આ ઇન્ટિગ્રલ ની નોંધ લો અને આપણે આ પદને અન્ય ફંક્શન વડે વ્યાખ્યાયિત કરીશું પછી આપણી પાસે સહેજ સંક્ષિપ્ત સ્વરૂપ આવશે તો જો આપણે કહીએ કે આ Aα 1π સાથે અલબત્ત અને જો આપણે આને Bα કહીએ તો આપણી પાસે આ ઇન્ટિગ્રલ રજૂઆત 0∫∞AαcosαxBαsinαxdα છે કે જે પહેલેથી જ ત્યાં છે તો આ ઇન્ટિગ્રલ રજૂઆત હોય જ્યાં Aα આ ઇન્ટિગ્રલ વડે આપવામાં આવે છે Bα આ ઇન્ટિગ્રલ વડે આપવામાં આવશે અને પછી આપણી પાસે આ ƒ છે જે અહીંયા આ ઇન્ટિગ્રલ વડે આપવામાં આવે છે તો આપણે જો નોંધ લઈએ આ ઇન્ટિગ્રલ રજૂઆત પર નજીકથી જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આ આપણી પાસે જે ફુરીયર શ્રેણી માં છે તેને તે મળતું આવતું છે અને ફુરીયર શ્રેણી માં આપણી પાસે અહીંયા સરવાળાના સ્વરુપે કંઈક છે અને ત્યાં ફુરીયર સહગુણક an અને bn હતા આ કિસ્સામાં આપણી પાસે પેલા સહગુણક ને બદલે ફરીથી A અને B છે આ સહગુણક જે ફરીથી ઇન્ટિગ્રલ ના પદમાં વ્યાખ્યાયિત કરવામા આવ્યા જ્યારે પહેલા પણ તેઓ ઇન્ટિગ્રલ ના પદમાં an અને bn ના પદમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા પણ અહીં ફુરીયર શ્રેણી માટેના આ સરવાળાને આ ઇન્ટિગ્રલ થી ફેરબદલ કર્યો તો આ આપણી પાસે જે ફુરીયર શ્રેણી ના પદમાં રજૂઆત છે તેને અનુરૂપ છે પણ અત્યારે આપણી પાસે ઇન્ટિગ્રલ રજૂઆત છે જ્યારે આપણે આ l ના પિરિયડ ને જવા દઈશું ફંક્શન નો પિરિયડ કે જે l વડે સૂચિત કર્યો છે અને જો આપણે l ને ∞ તરફ જવા દઈએ તો આપણે એવી રજૂઆત સાથે અંત સુધી પહોંચશું કે જેને ફંક્શન ની ઇન્ટિગ્રલ રજૂઆત કહેવામાં આવે છે સારુ તો આપણી પાસે અહીંયા કેટલીક નોંધ છે તો એનો ઉલ્લેખ થવો જોઈએ કે ઉપરનો ડેરિવેટિવ એ ફુરીયર ઇન્ટિગ્રલ ના કન્વર્જન્સ નો સખત પુરાવો નથી આપણે ફક્ત ફંક્શન ની સરળતા ધારીને જોઈ જોયું કારણકે આપણે ƒ બરાબર ફુરીયર શ્રેણી લખી અને પછી આપણે કેટલાક પ્રકારનાં કન્વર્જન્સ પરિણામો લાવ્યા કે જે ગણિતની ભાષામાં ઠોસ પુરાવા ન હતા પણ એ ફક્ત સમજાવવા માટે હતું કે ફુરીયર શ્રેણી થી ફુરીયર ટ્રાન્સફોર્મ નુ સંક્રમણ કઈ રીતે થાય છે તો તે ફક્ત તમને આ સંક્રમણ વિષે સમજાવવા માટે હતું અને ફુરીયર શ્રેણી ના કન્વર્જન્સ માટે જરૂરી તમામ શરતોને ઉપરાંત આપણે ƒ ની એબ્સલયુટ ઇન્ટિગ્રેબિલિટી નો પણ સમાવેશ કર્યો છે કારણકે ƒ ની આ એબ્સલયુટ ઇન્ટિગ્રેબિલિટી સાથે આપણે પ્રથમ પદને 0 રાખી શકીએ છીએ જ્યારે l ∞ તરફ જાય અને નોંધ લેજો કે ƒ ની ફુરીયર રજૂઆત એ સમગ્ર ફંક્શન ની ફુરીયર શ્રેણી રજૂઆતને અનુરૂપ છે કે જે સીમિત ઇન્ટરવલ માં નિરુપવામાં આવી હતી અને હવે આપણે આ અનંત ઇન્ટરવલ વિષે વાત કરીએ છીએ અને ત્યાં સરવાળો મુખ્યત્વે ઇન્ટિગ્રલ વડે બદલી નખાય છે નહિતર ઇન્ટિગ્રલ રજૂઆત નુ માળખું જે આપણી પાસે ફુરીયર શ્રેણી રજૂઆત માટે જે છે તેને અનુરૂપ જ છે સારુ આ પરિણામને ફરીથી આ કન્વર્જન્સ પ્રમેયના પદમાં ફક્ત સારાંશ લેવા માટે તો આ ƒ ને ભાગરૂપ સરળ ધારો હવે તે પૂરતું છે તો આપણે ભાગરૂપ સરળતા વિશે ફરીથી x અક્ષ પરનાં દરેક ઇન્ટરવલ પર વાત કરીએ છીએ અથવા આપણે તેને ભાગરૂપ સાતત્ય અને એક બાજુના ડેરિવેટિવ ના અસ્તિત્વથી બદલી શકીએ છીએ માટે આપણે જે ફુરીયર શ્રેણી માટે ચર્ચા કરી તેને સમાન આ શરતો છે અને ટોચ ઉપર આપણી પાસે અહીંયા વધારાની શરત છે કે ƒ એબ્સલયુટ સંકલિત બને મતલબ કે અહીંયા ઇન્ટિગ્રલ ∞∫∞ ¿ƒ∨dx સીમિત છે અને કન્વર્જ થાય છે માટે આ શરત સાથે આપણી પાસે સમગ્ર અક્ષના દરેક x માટે આપણી પાસે નીચેનુ પરિણામ છે કે ફંક્શન ƒ ની આ ઇન્ટિગ્રલ રજૂઆત ફરીથી સરેરાશ મૂલ્યને સમાન થશે કારણકે તે ફુરીયર શ્રેણી ને સમાન છે તે અહીંયા આપણા ડેરીવેશન મા શરૂઆત નું બિંદુ હતું આપણે આ ƒ લીધો હતો પણ વધારે સરળતાની ગોઠવણમાં આપણે તેને સરેરાશ મૂલ્ય તરીકે લઈ શકતા હતા અને અંતમાં આ ઇન્ટિગ્રલ આ સરેરાશ મુલ્ય પર કન્વર્જ થશે તો ફુરીયર શ્રેણી ના આ કન્વર્જન્સમાં જો ƒ સતત છે અને બીજી બધી શરતો મળે છે તો ફુરીયર ઇન્ટિગ્રલ ƒ પર કન્વર્જ થાય છે તો દેખીતી રીતે જો ƒ એ કોઈ બિંદુ x પાસે સાતત્ય ધરાવે છે તો તે બિંદુ x માટે આ ƒ બરાબર થશે માટે ફરીથી તે આપણે જે ફુરીયર શ્રેણી માં ચર્ચા કરી તેને સમાન છે તો જો ફંક્શન સતત નથી તો આપણે આ સરેરાશ કિંમત લઈશું જો ફંક્શન સતત છે તો તે ફંક્શન નુ મૂલ્ય પોતે જ બનશે બરાબર હવે કેટલાક ઉદાહરણો જોઈએ તો ધારો કે a એક વાસ્તવિક અંક છે વાસ્તવિક કોન્સ્ટંટ અને ફંક્શન ƒ આ ફંક્શન વડે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે જ્યાં x0 મૂલ્ય 0 છે ફક્ત 0 થી a સુધી આ મૂલ્ય x છે અને xa માટે ફરીથી મૂલ્ય 0 છે તો હવે આપણે ƒ ની ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત શોધવી છે અને આપણે આ ઇન્ટિગ્રલ રજૂઆત નુ કન્વર્જન્સ xa પાસે મેળવવું છે અને અંતમાં આપણે આ ઇન્ટિગ્રલ ની કિંમત શોધવી છે તો પેલાની જેમ ફુરીયર શ્રેણી ના કિસ્સામાં આપણે જોયું હતું કે ફુરીયર શ્રેણી ના કન્વર્જન્સ પરિણામનો ઉપયોગ કરીને આપણે શ્રેણીનો સરવાળો મેળવી શકીએ અને હવે ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત ના કન્વર્જન્સ પરિણામથી આપણે કેટલાક ઇન્ટિગ્રલ મેળવી શકીશું કે જેનુ આ કન્વર્જન્સ પરિણામને વાપર્યા વગર મૂલ્યાંકન કરવું ઘણું અઘરું બને તો અહીંયા પણ આપણે જોઈશું કે આ ઇન્ટિગ્રલ નુ મૂલ્ય કઈ રીતે મેળવવુ 0∫∞ 1 cosαα2dα અને તમે અહીંયા જોઈ જ શકો છો કે મૂલ્ય મેળવવા માટે આ ઇન્ટિગ્રલ નગણ્ય ઇન્ટિગ્રલ નથી પણ આ ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત નો ઉપયોગ કરીને અને કન્વર્જન્સ પ્રમેય નો ઉપયોગ કરીને તે આસાનીથી મેળવી શકાય છે માટે આ ƒ ની ઇન્ટિગ્રલ રજૂઆત આ પદ વડે આપવામાં આવશે 0∫∞ AαcosαxBαsinαxdα જ્યાં Aα આ ઇન્ટિગ્રલ વડે અપાશે અને હવે આપણે તેને ચકાસી શકીએ તો ƒ એ 0 થી a ની રેન્જ માં u છે તો આ ઇન્ટિગ્રલ 0 થી a સુધી ucosα સાથે પહોંચે છે અને તેનું સરળતાથી સંકલન થઈ શકે તો આપણી પાસે u છે અને પછી આ cosαu નું ઇન્ટિગ્રલ sinαuα છે અને ફરીથી અહીંયા તે sinαuα છે અને આ u નું ડેરિવેટિવ 1 થશે તો અહીંયા સરળતાથી ભાગરૂપ સંકલન કરી શકાય અને પછી આ લિમિટ ને અવેજીમાં મુકતા અને ફરીથી અહીંયા આ સંકલન કરતા આપણને અંતમાં asinαa મળ્યું અને પછી આપણી પાસે અહીંયા આ cosaα 1α2 હશે માટે આપણી પાસે અહીંયા 1π છે અહીંયાંથી આવતા ત્યાં α2 કરવા માટે ફક્ત ભેગા કરી શકાય તો આ પદ આ Aα માટે છે આ સહગુણક અને પછી તેવી જ રીતે આપણે આ સૂત્ર ƒsinαu વડે Bα ગણી શકીએ જ્યાં આ ƒ 0 થી a ના રેન્જ માં ફરીથી u છે અને આપણી પાસે sinαu du છે તો આ ભાગરૂપ સંકલન કરવાના આશયની મદદથી તેનું ફરીથી સંકલન કરી શકાય અને પછી અહીંયા આ વખતે આપણી પાસે cosαu છે તો આપણે જ્યારે a મુકશું તો આપણી પાસે cosαa છે અને પછી cos0 1 થઈ જશે તો અંતમાં આપણી પાસે એમ છે કે આ સાઇન થઈ જશે અને પછી બંને કિસ્સામાં તેમને 0 એ ગણવામાં આવશે કે જે 0 થશે પણ a પર આપણી પાસે અહીંયા પણ sinαa છે જે અહીંયા પહેલેથી જ છે તો આપણી પાસે Aα માટેની અભિવ્યક્તી છે અને પછી આપણી પાસે Bα માટે પણ છે કે જેનુ આગળ સાદુરૂપ આપી આ α2 લાવી શકાય તો બંને સહગુણક ગણાય ગયા અને પછી આપણે આ Aα અને Bα ની બદલી કરી શકાય આ Bα છે અને આ Aα છે આ ƒ માં આ ઇન્ટિગ્રલ રજૂઆતમાં તો હવે તેનું સાદુરૂપ આપી શકાય માટે આ α2 છે અને પછી ફક્ત ત્રિકોણમિતિય પદ ની મદદથી આપણે તેને લખી શકીએ કારણકે અહીયા ફરીથી આપણી પાસે cosa cosb છે પછી sina sinb છે અને અહીંયા sina cosb અને cosa sinb છે વિગેરે તો આ ƒ માટે આ અભિવ્યક્તિ આપવા માટે તેનું સાદુરૂપ આપી શકીએ અને તમે જરા યાદ કરો કે ƒ આ જ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો તો 0 થી a માં મૂલ્ય x હતું નહિતર તે 0 હતું માટે હવે આપણને સચોટતાથી એક ફંક્શન મળે છે જે અહીંયા xa પર વ્યાખ્યાયિત ન હતું માટે આપણે નોંધવું જોઈએ કે ફંક્શન xa પર વ્યાખ્યાયિત નથી જોકે પ્રશ્ન જ્યારે ફુરીયર ઇન્ટિગ્રલ ના કન્વર્જન્સ નો આવે તો તે લિમિટ ના સરેરાશ મૂલ્ય પર કન્વર્જ થશે તો a પર આપણે સરેરાશ મૂલ્ય લઈ શકીએ અને તે કંઈક આવી રીતે ડાબી બાજુથી a લિમિટ છે અને જમણી બાજુથી તે 0 છે માટે આપણને a02 મળે તેથી xa પર આ ફુરીયર ઇન્ટિગ્રલ આ a2 પર કન્વર્જ થશે તો xa પર આ ફુરીયર ઇન્ટિગ્રલ નુ મૂલ્ય આમ આપી શકાય તો જો આપણે ત્યાં xa મૂકીએ તો તે અહીંયા 1 થશે પછી આ નાશ પામશે અને આપણી પાસે cosαaα2 રહેશે માટે તે xa પર છે xa પર આપણી પાસે આ ફુરીયર ઇન્ટિગ્રલ છે અને તે આ સરેરાશ મૂલ્ય પર કન્વર્જ થશે જે a2 છે તો હવે કોઈપણ a માટે આપણી પાસે આ ઇન્ટિગ્રલ નું મૂલ્ય a2 છે અને આપણને આ ઇન્ટિગ્રલ નુ મૂલ્ય જોઈએ છે કે જે 0∫∞ cosaα 1α2 dα છે અને પછી આપણે નોંધ કરી શકીએ કે જો આપણે ત્યાં a1 મુકીએ તો ચોક્કસપણે આપણને આ ઇન્ટિગ્રલ મળે છે જે પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું તો આ a1 ની ફેરબદલી કરતા આપણને શું મળે આપણને આ ઇન્ટિગ્રલ નું ઈચ્છિત મૂલ્ય મળે અને મૂલ્ય ફક્ત અડધું છે માટે આપણને આ π2 મળે કારણકે ત્યાં 1π હતો તેથી આ ઇન્ટિગ્રલ નું મૂલ્ય π2 છે બીજું ઉદાહરણ કે જ્યાં આપણે આ ફંક્શન નું ફુરીયર ઇન્ટિગ્રલ મેળવીશું જે 0 થી 2 માં 1 તરીકે વ્યાખ્યાયિત છે અને બાકીનામાં જ્યારે x0 અથવા x2 હોય તેનું મૂલ્ય 0 છે માટે આગળ આપણે આ ઇન્ટિગ્રલ ની કિંમત શોધવાની છે ફરીથી આ ઇન્ટિગ્રલ ની કિંમત શોધવા કન્વર્જન્સ ના પરિણામનો ઉપયોગ કરીશું Ƒ ની ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત ફરીવાર આ સૂત્રથી આપવામાં આવશે 0∫∞AαcosαxBαsinαxdα જેમાં ƒ ની ફેરબદલી કરી Aα ગણી શકાય કે જેને 0 થી 2 ની રેન્જ માં ફક્ત 1 વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો આ ઇન્ટિગ્રલ આપણે સરળતાથી કરી શકીએ અને આપણને 1π ✕ sin2αα મૂલ્ય મળશે બીજું Bα માટે ફરીથી સાઇન લાવવા માટે આ ફંક્શન નો ઉપયોગ કરી શકીએ પછી ફરીથી કોસ અને પછી આ મૂલ્ય 1π ✕ 1 cos2αα ની જેમ શોધી શકીએ તો આ ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત હતી આપણે Aα શોધ્યો Bα શોધ્યો આ ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત તેનો મતલબ કે આ Aα અને Bα ની ફેરબદલી આ ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત માં કરીએ તો આપણને આ મૂલ્ય મળશે કે જેનું ફરીથી સાદુરૂપ આપી શકાય માટે sinαx એ એકમાત્ર એવું પદ છે જે ત્યાં રહેશે અને પછી આપણી પાસે sina cosb છે અને cosa sinb પદો છે કે જેમને sin પ્રકારનાં સ્વરૂપમાં ભેગા કરી શકાય છે તો અહીંયા આપણી પાસે ટૂંકું સ્વરૂપ 0∫∞ sinα sinαxα dα છે જે આપેલ ફંક્શન ની ઇન્ટિગ્રલ રજૂઆત છે અને પ્રશ્નમાં આ પુછ્યું હતું કે 0∫∞sinααdα નું મૂલ્ય શું છે તેથી અહીંયા α પેહલેથી જ છે અને જુઓ કે જો આપણે દાખલા તરીકે x1 મૂકીએ આ sinα થઈ જશે આ sinα થઈ જશે તો આપણે ફક્ત ઉપરના ઇન્ટિગ્રલ માં આ x1 ની ફેરબદલી કરીએ તો આપણું ઈચ્છિત ઇન્ટિગ્રલ મેળવી શકીએ તો તમે જો x1 મૂકો તો 2π ✕ 0∫∞ sinααdα મળશે અને હવે પ્રશ્ન એ છે કે કઈ કિંમત પર આ ઇન્ટિગ્રલ કન્વર્જ થશે કારણકે x1 એ ફંક્શન ત્યાં સતત છે અને x1 એ ફંક્શન ની કિંમત 1 છે તો આ ઇન્ટિગ્રલ ફંક્શન ની કિંમત પર કન્વર્જ થશે ફંક્શન ત્યાં સતત છે તો ત્યાં કોઈ સરેરાશ કાઢવામાં નહીં આવે તો આપણી પાસે ƒ છે કે જે ચોક્કસપણે 1 છે તો આ ઇન્ટિગ્રલ 0∫∞ sinαα dα તે π2 થશે સારુ તો અહીંયા સંદર્ભ આપ્યા છે જે આ લેક્ચરની તૈયારીમાં ઉપયોગ માં લેવાયા છે અને માત્ર સારાંશ આપવા કે આ ફંક્શન ની ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત આ ઇન્ટિગ્રલ વડે આપવામાં આવે છે જ્યાં Aα અને Bα સહગુણક છે જેને આ ઇન્ટિગ્રલ ના ઉપયોગ થી ગણવામાં આવ્યા છે અને Bα આ ઇન્ટિગ્રલ વડે ગણી શકાય છે અહીંયા એ નોંધવું ખૂબ રસપ્રદ છે કે જો આપણે ફુરીયર શ્રેણી જોવા જઈએ કે જે ak અને આ bk સાથે આ a02 ∑ak cosβx bk sinβx k1 થી ∞ થી વ્યાખ્યાયિત કર્યું હતુ સહગુણક ak અને bk 1l ✕ l∫l ƒ cosβx dx અને 1l ✕ l∫l ƒ sinβx dx વિગેરે થી વ્યાખ્યાયિત હતા જ્યાં આપણે આ β ને kπl વડે બદલ્યો હતો નહિતર તે coskπxl અને sinkπxl હતા અને અહીં પણ આ જગ્યાએ kπxl અને આ જગ્યાએ પણ kπxl હતું તો આપણે તેને સાંકળી શકીએ તો અહીંયા આપણી પાસે ઇન્ટિગ્રલ 0 થી ∞ છે અહીંયા આપણી પાસે સરવાળો 1 થી ∞ છે આપણી પાસે ak છે અહીંયા પણ આપણી પાસે A છે પછી કોસ પછી કોસ અહીંયા પણ B સાઇન અને પછી ત્યાં આપણી પાસે bk સાઇન છે અને આ Aα l થી l હોવા છતાં ∞ થી ∞ ગણાશે અને દેખીતી રીતે આ પ્રક્રિયામાં અહીંયા આપણે l ને ∞ તરફ જવા દઈશું મારો મતલબ કે આ સંક્રમણનો મુખ્ય વિચાર આ હતો અને અહીંયા પણ આપણી પાસે સમાન પરિણામ છે કે આ l થી l ની ફક્ત ∞ થી ∞ વડે ફેરબદલી કરી છે તો બંને રજૂઆત અનુરૂપ છે પણ યાદ રાખો કે આ ફુરીયર શ્રેણી જો કન્વર્જ થાય તો તે પિરિયોડીક ફંક્શન પર કન્વર્જ થશે જ્યારે આ ઇન્ટિગ્રલ કદાચ પિરિયોડીક ફંક્શન પર કન્વર્જ ન પણ થાય કારણકે આપેલ ફંક્શન જો પિરિયોડીક ન હોય તો આપણે આ ઇન્ટિગ્રલ રજૂઆત લખી શકીએ પણ ફુરીયર શ્રેણી માટે આપણી પાસે એક ફંક્શન એવું હોવું જોઈએ કે જેનો ઇન્ટરવલ સીમિત હોય અને પછી આપણે તેની ફુરીયર શ્રેણી લખી શકીએ અને તે ફુરીયર શ્રેણી પિરિયોડીક ફંક્શન પર કન્વર્જ થશે જે ફંક્શન ના દરેક પિરિયડ માં વ્યાખ્યાયિત હશે કે જેનો ઉપયોગ ફુરીયર શ્રેણી લખવામાં થયો હતો તો બંને વચ્ચે ભેદ છે અને આ સંક્રમિત પિરિયડ છે કે જેમાં આપણે પછીના લેક્ચર માં આગળ વધીશું એ વિશે કે ફુરીયર ટ્રાન્સફોર્મ શું છે સારું તો આ લેક્ચર માટે આટલું જ અને હું તમારી એકાગ્રતા માટે આપનો આભાર માનું છું